નમસ્કાર તો આજ ના લેક્ચરમાં આપણે ડયુઆલીટી વિષય પર ચર્ચા કરીશું ડયુઆલીટી જુદી જુદી એંજીન્યરીંગ એપ્લિકેશન માટે લાગુ પાડવામાં આવે છે પરંતુ આ કોર્સમાં આપણે ઈલેક્ટ્રીકલ સર્કિટ સાથે સંકળાયેલ ડયુઆલીટીના સંબંધની ચર્ચા કરીશું તો ચાલો આપણે સમજીએ કે આ ડયુઆલીટી શું છે તો જ્યારે બે સર્કિટ ડયુઅલ હોય છે તેનો અર્થ એ થયો કે મેશ સમીકરણ માં એક સર્કિટની લાક્ષણિકતાએ બીજી સર્કિટના નોડલ સમીકરણની જેમ જ સમાન ગાણિતિક સ્વરૂપ ધરાવે છે તો આપણને પ્રશ્ન એ થશે કે તેનો અર્થ શું છે તો તેનો અર્થ એ થયો કે જો તમે કોઈ એક સમીકરણ માટે મેશ સમીકરણ લખો છો અને બીજી સર્કિટ માટે નોડલ સમીકરણ નું ગાણિતિક રૂપ લખો છો તો તે બંને સમાન રહે છે હવે જો તમે ફરીથી તેને ભેગા કરશો તો કેપેસિટન્સ ના અક્રોસ માંથી પસાર થતો કરન્ટ શું હશે તો તે કરન્ટ i Cdvdt દ્વારા આપવામાં આવે છે આ જ રીતે ઈન્ડક્ટર ના અક્રોસમા વોલ્ટેજ v Ldidt મળે છે આમ જો તમે આ બે સમીકરણ જોશો તો તે ગાણિતિક ટર્મ ની રીતે બંને સમાન દેખાય છે કારણ કે બંને પાસે ડેરીવેટીવ પહેલા એક ટર્મ છે જે ddtv અને ddti છે આમ જો ગાણિતિક રીતે જોવા જઈએ તો આ બંનેમા સમાન ગાણિતિક સ્વરૂપ છે અને એટલા માટે જ આ ડયુઅલ છે તો હવે આ કિસ્સામાં શું થશે તો તમે જોઈ શકો છો કે કેપેસિટરમાંથી પસાર થતો કરન્ટ એ ઈન્ડક્ટર ના અક્રોસમાં રહેલ વોલ્ટેજનો ડયુઅલ થશે કેપેસીટન્સ એ ઇન્ડક્ટન્સનું ડયુઅલ છે અને આજ રીતે કેપેસિટર ના અક્રોસમાંં રહેલ વોલ્ટેજ એ ઈન્ડક્ટન્સમાંથી પસાર થતા કરન્ટ નું ડયુઅલ છે આ રીતે જુદા જુદા એલીમેન્ટ અને જુદી જુદી ઈલેક્ટ્રિકલ સર્કિટ ના વેરિએબલ માં ડયુઆલિટી જોવા મળે છે હવે આ એક્ઝેટ ડયુઅલ છે હવે જો કોઈ એક સર્કિટનું મેશ સમીકરણ એ બીજાની સાથે સંકળાયેલ નોડલ સમીકરણ સાથે ન્યુમેરિકલી સમાન હોય તો તેવા કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે બંને સર્કિટ એક્ઝેટલી ડયુઅલ છે તો હવે પ્રશ્ન એ થશે કે આ ડયુઆલીટી નો અર્થ શું થાય છે તો ડયુઆલીટી એટલે ડયુઅલ સર્કિટ દ્વારા દર્શાવાતો કોઈપણ ગુણધર્મ છે ચાલો આ કન્સેપ્ટ ને આપણે એક કેસ સ્ટડી ના આધારે સમજીએ સૌ પ્રથમ આપણે આક્રુતિમાં દર્શાવ્યા પ્રમાણે સર્કિટ ને સમજીએ જેમાં આપણે બે મેશ સમીકરણ લઈશું અગાઉ આપણે મેશ એનાલીસીસના કિસ્સામાં ચર્ચા કરી હતી જે આપણે મુખ્ય DC સર્કિટ માટે લાગુ કર્યુ હતું પરંતુ જ્યારે સોર્સ DC હોતો નથી ત્યારે પણ તેને આપણે સમાન રીતે લાગુ કરી શકીએ છીએ આ કિસ્સામાં તે સાઇનુસોઈડીયલ છે પરંતુ DC ના કિસ્સાની જેમ જ AC ના કિસ્સામાં પણ હેતુ સમાન જ રહે છે તો હવે આ કિસ્સામાં આપણે શું કરીશું તે પ્રશ્ન આપણને થશે તો આ કિસ્સામાં આપણે જ્યારે બે સર્કિટ લઈએ છીએ અને આપણે મેશ કરન્ટને i1 અને i2 દ્વારા દર્શાવીએ તો મેશ સમીકરણને 3i1 4diidt 4di2dt 2 cos 6t દ્વારા લખી શકીએ છીએ હવે આ ચોક્કસ કિસ્સામાં આપણે એવું ધારીએ કે શરૂઆતમાં આપણે કેપેસિટર કે જે vC દ્વારા દર્શાવેલ છે તેના અક્રોસમાં વોલ્ટેજ લઈએ કે જેની વેલ્યુ vC 10 volt છે તો આ મેશ સમીકરણને આપણે કઈ રીતે લખી શકીએ બીજા મેશ માટે આપણે મેશ સમીકરણ ને 4di1dt 4di2dt 1800i2dt 5i2 10 દ્વારા લખી શકાય છે હવે આપણે શું કરીશું તો આપણે બે સમીકરણને એ રીતે લખવા જોઈશે કે તે આપણી સર્કિટ માટે એક્ઝેટ ડયુઅલ હોય અગાઉનું સમીકરણ કે જે મેશ સમીકરણ હતું તેનું ડયુઅલ એ બીજું કઈ નથી પરંતુ નોડ સમીકરણ છે તો હવે આપણે તેના માટે મેશ સમીકરણ લખવું પડશે હવે મેશ કરન્ટને નોડલ વોલ્ટેજ સાથે જો બદલો તો આ કિસ્સામાં i1 મેશ કરન્ટ છે તો સરળ રીતે આપણે i1 ને v1 સાથે અને i2 ને v2 સાથે બદલાવી અને આ બંને સમીકરણ માટે એક્ઝેટ ડયુઅલ સમીકરણ લખી શકીએ છીએ 3v1 4dvidt 4dv2dt 2cos6t 4dv1dt 4dv2dt 1800v2dt 5v2 10 હવે આપણને નોડ માટે બે સમીકરણો મળ્યા હવે જો તમે આ બંને નોડલ સમીકરણો જોશો તો તમને સરળતાથી ખાતરી થશે કે ત્યાં બે નોડ આવશ્યક છે આગળ આપણે શું કરીશું તો સૌ પ્રથમ આપણે બે સમીકરણને એનેલાઈઝ કરીશું અને ત્યાર બાદ તેનો અર્થ શું થશે તે શોધવાનો પ્રયત્ન કરીશું તેથી જ્યારે આપણે બે સમીકરણ જોઈએ તો આપણને ખબર પડશે કે તેમાં આ બે નોડ છે તો આપણે પ્રથમ શું કરીશું નોડને સંદર્ભ તરીકે રજૂ કરવા માટે એક લાઈન દોરીએ છીએ કારણ કે રેફેરન્સ નોડ કોઈપણ રીતે જરૂરી છે અને પછી આપણે બે નોડને સ્થાપિત કરીશ જ્યાં v1 અને v2 માટે પોઝિટિવ રેફરન્સ સ્થિત થયેલ છે તો હવે આપણે શું કરીશું તો આપણે એક રેફેરન્સ નોડ લઈશું જે કોઈપણ રીતે જરૂરી છે હવે આપણે i1 i2 નો ઉપયોગ કરી રહ્યા હોવાથી તેનો ડયુઅલ v1 અને v2 હશે હવે નોડ 1 અને રેફેરન્સ નોડ વચ્ચે 2 cos 6t એમ્પિયર નો કરન્ટ સોર્સ જોડેલ છે કારણ કે આ એક નોડલ સમીકરણ છે અને આ કરન્ટની વેલ્યુ રજુ કરે છે જે કોઈપણ રીતે ફક્ત નોડ 1 માટે જ છે અને તેનો અર્થ એ છે કે આ કરન્ટ સોર્સ એ રેફેરન્સ નોડ અને નોડ 1 સાથે જોડાયેલ છે તેથી આપણે શુ લખી શકીએ આપણે સમાન વેલ્યુ માટે એક જ કરન્ટ સોર્સ બનાવી શકીએ છીએ કારણ કે વોલ્ટેજ 2 cos 6t છે કરન્ટ પાસે પણ સમાન મેગ્નીટ્યુડ હશે જે 2 cos 6t છે પરંતુ આ કિસ્સામાં જે કરન્ટ સોર્સ છે તે આ નોડ 1 અને રેફેરન્સ નોડ વચ્ચે જોડાયેલ હશે તો આ અભિગમ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાશે તે હવે આપણે જોઈએ તો હવે જ્યારે તમે આ વોલ્ટેજ જોશો તો આ વોલ્ટેજ પોઝિટવ કરન્ટ આપે છે આ એ જ કરન્ટની દિશા છે જેને આપણે i1 ધાર્યું છે અને જો આ કેસ છે તો તેને અનુરૂપ આ ડયુઅલ કરન્ટ સોર્સ એ બીજું કંઈ નથી પરંતુ તે નોડને આપેલો કરન્ટ જ છે તેનો અર્થ એ થયો કે કરન્ટ સોર્સ એ નોડ v1 ની અંદર જતી દિશા ધરાવે છે જેના પરથી આપણે એવું કહી શકીએ છીએ કે કરન્ટ નોડની અંદર પ્રવેશે છે હવે જો તમે સમીકરણ જોશો તો તેમાં એક બીજો કમ્પોનંટ જોવા મળે છે જે 3v1 છે તો હવે પ્રશ્ન એ છે કે આ 3 શું છે તો 3 એ બીજું કંઈ નથી પરંતુ કન્ડક્ટન્સ છે કારણ કે તે નોડ સમીકરણમાં કરન્ટની વેલ્યુ દર્શાવે છે આમ તે કરન્ટ છે અને 3 એ કન્ડક્ટન્સ છે તેથી 3 સિમેન્સ કન્ડક્ટન્સ નોડ 1 અને રેફેરન્સ નોડની વચ્ચે છે કારણ કે આ કેસમાં તે ફક્ત મેશ 1 ની સાથે જ જોડાયેલ છે આમ 3 સિમેન્સ કન્ડક્ટન્સ આવશ્યક રીતે રેફેરન્સ નોડ અને નોડ 1 ની વચ્ચે જોડાયેલ છે તો હવે ચાલો આપણે બીજું સમીકરણ જોઈએ જેમાં આપણે તે ટર્મસ્ પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે જે બંને નોડ માટે સામાન્ય નથી તો આ બે એ બીજું કંઈ નહી પરંતુ કરન્ટની વેલ્યુ છે જે બીજું કંઈ નથી પરંતુ 8 હેન્રી ઈન્ડક્ટર છે અને 5 સિમેન્સ કન્ડક્ટન્સ છે જે ફક્ત નોડ 2 સાથે જ જોડેલ છે તો હવે પ્રશ્ન એ થશે કે તે શા માટે ઈન્ડક્ટર છે તો તેનું કારણ એ છે કે જો તમે ઈન્ડક્ટરના અક્રોસ માં વોલ્ટેજ જોશો તો તે Ldidt છે જેમાં i એ બીજું કઈ નથી પરંતુ 1 ના છેદ માં L ઈન્ટીગ્રલ vL dt છે વળી આ વોલ્ટેજ ટર્મ છે તેથી જો તમે બંને ટર્મને સરખાવો તો ઈન્ડક્ટન્સની વેલ્યુ 8 થાય છે અને vL એ બીજું કંઈ નથી પરંતુ નોડ 2 પરનો વોલ્ટેજ છે આમ આ એક ઈન્ડક્ટન્સ બનશે અને આ ફરીથી કન્ડક્ટન્સ થશે જે આપણે સમીકરણ 3 માં અગાઉ જોયું હતું તેથી આ બંને માત્ર નોડ 2 સાથે જોડાયેલા હશે તેથી 5 સીમેન્સ કન્ડક્ટન્સ અને 8 હેન્રી ઈન્ડક્ટન્સ પેરેલલમાં થશે જેને કારણે આપણને સર્કિટના 123 અને 4 એલીમેન્ટ મળ્યા તો હવે આપણે તે એલીમેનન્ટ પર આવીશું જે બંને સમીકરણોમાં સામાન્ય છે અને તે શું રજૂ કરશે તે હવે આપણે જોઈએ તો તે 4 ફેરાડ કેપેસિટર ને રજુ કરશે પરંતુ કેવી રીતે તે પ્રશ્ન આપણને થશે તો હવે તમે જો આ જુઓ તો આ બીજું કંઈ નથી પરંતુ કરન્ટનું મૂલ્ય છે જે આ બે નોડને જોડે છે હવે જો આ કરન્ટનું મૂલ્ય હોય તો તે શું સૂચવે છે તો જો તમે કેપેસિટર કરન્ટ ic સાથે કોરીલેટ કરો તો તે બીજું કંઈ નથી પરંતુ Cdvdt છે હવે જો તમે આ બંનેની સરખામણી કરો તો આ i1 તરીકે ઓળખાશે આ i2 હશે અને i1 માઇનસ minus i2 નો અર્થ એ થાય કે તે બે નોડ વચ્ચે જોડાયેલી વેલ્યુ છે અને અંતે આપણને કેપેસિટર મળ્યો જે વોલ્ટેજ v1 અને v2 વચ્ચે જોડાયેલ છે તો હવે આપણે 4 ફેરાડેના મૂલ્યનું કેપેસિટર પણ જોડીએ છીએ છેલ્લે શું બાકી રહે છે આપણી પાસે સમીકરણ 4 બાકી રહ્યું જે t બરાબર 0 પાસે ઇન્ડકટર છે કારણ કે અહીં જો તમે જોશો તો વેલ્યુ 10 આવી રહી છે અને કારણ કે આ નોડ માટેનું સમીકરણ છે અને કરન્ટ માટેની વેલ્યુ રજૂ કરે છે તો અહીં શું બાકી રહેશે તો આપણે કહી શકીએ કે અહીં કેપેસિટર કે જે કેપેસિટરના અક્રોસમાં વોલ્ટેજ 10 વોલ્ટ આપે છે તેનું ડ્યુઅલ છે આમ ડયુઅલના કિસ્સામાં આ ઈન્ડક્ટરમાંથી પસાર થતો કરન્ટ હોવો જોઈએ હવે આપણે એવું અનુમાન કરીએ કે આ શરૂઆતના કિસ્સા જેવું જ છે કારણ કે કેપેસિટર માટે પણ આપણે એવું ધારીએ છીએ કે કેપેસિટરના અક્રોસમાં વોલ્ટેજની વેલ્યુ ઇનીશિયલ સમય t બરાબર 0 પર છે આમ તમે અહીં એમ પણ કહી શકો કે ઈન્ડક્ટર કરન્ટની વેલ્યુ t બરાબર 0 પાસે છે અને વેલ્યુ 10 એમ્પિયર છે હવે આપણે ઇનીશિયલ ટાઈમ t બરાબર 0 પાસે પાસે કરન્ટ ની વેલ્યુ iL થી રજૂ કરીશું તો હવે તમે તેની દિશા કઈ રીતે મેળવશો હવે જો તમે ફરીથી સર્કિટ જુઓ તો વોલ્ટેજ vC એ મેશ કરન્ટ i2 ની વિરુધ્ધ દિશામાં છે અને તેનો અર્થ એ થયો કે કરન્ટ નોન રેફરન્સ નોડ v2 ની અંદર પ્રવેશી શકશે નહી પરંતુ તે નોન રેફરન્સ નોડ v2 માંથી બહાર નીકળશે તેને કારણે જ કરન્ટ iLની દિશા આ દિશામાં હશે હવે મેશ અને નોડલ સમીકરણોનું એનાલીસીસ કરતી વખતે આપણે આ સર્કિટ મળી હતી હવે જ્યારે તમારી પાસે વધુ નોડ અને વધુ મેશ હોય ત્યારે આ ઘણીવાર મુશ્કેલ થતું હોય છે તો ત્યારે તમે શું કરી શકો તો ત્યારે તમે એક એનાલોજી નો ઉપયોગ કરી શકો છો જેની ચર્ચા આપણે હવે કરીશું તો તમે સમીકરણ લખીને આ ચોક્કસ સર્કિટ વધુ સરળતાથી મેળવી શકો છો અને તમારે સમીકરણ લખવાની જરૂર પણ રહેતી નથી શ શા માટે કારણ કે તમે નિરીક્ષણ દ્વારા ડયુઅલ સર્કિટ બનાવી શકશો તો આ તમે કેવી રીતે કરશો તો આના માટે હવે દરેક મેશ સાથે આપણે એક નોન રેફરન્સ નોડ અને વધુમાં એક રેફરન્સ નોડ જોડવો જોઈએ તો હવે આપણે જોઈએ તો અહીં તમે જોશો તો આ સર્કિટમાં બે મેશ છે હવે આપણે એવું ધારીએ કે દરેક મેશ માટે બંને મેશમાં એક નોડ છે અને એક અલગ નોડ પણ છે તો ચાલો કહીએ કે તે વોલ્ટેજ v1 અને v2 છે હવે નિરીક્ષણ દ્વારા તમે કહી શકશો કે ત્યાં બે નોન રેફરન્સ નોડ હોવો જોઈએ કારણ કે બે મેશ બને છે તેની ઉપરાંત વધુમાં એક રેફરન્સ નોડ પણ હોવો જોઈએ હવે ડાયાગ્રામ માં દરેક મેશ ના મધ્યમાં આપણે એક નોડ મુકીશું અને આ ડાયાગ્રામ અથવા તો લૂપ કે જે ડાયાગ્રામને બંધ કરે છે તેની પાસે લાઈન તરીકે આપણે એક રેફરન્સ નોડ આપીશુ અને તેના પરથી તમે તેને એક સરળ નોડ કહી શકો છો અથવા તો તમે નોડ માટે લાઈન દોરી શકો છો કારણ કે જોડવું તમારા માટે સરળ છે આમ તમે કોઈપણ સ્વરૂપમાં રેફરન્સને રજુ કરી શકો છો જેમ કે લાંબી લાઈનના સ્વરૂપમાં જે નોડ ધરાવે છે તે દરેક નોડમાં સમાન પોટેંશિયલ હોય છે હવે દરેક એલીમેન્ટ કે જે સંયુક્ત રીતે બે મેશમાં મ્યુચલ એલીમેન્ટ સ્વરૂપે દેખાય છે તેથી તે એક એલીમેન્ટ દ્વારા એ રીતે બદલાવવું જોઈએ કે જે બે અનુરૂપ નોડલ સમીકરણમાં ડયુઅલ ટર્મ પુરી પાડે છે તો અહીં શું થાય છે તે હવે આપણે જોઈએ આ એ એલીમેન્ટ છે કે જે બે મેશ વચ્ચે જોડાયેલ છે તો તેનું ડયુઅલ શુ થશે તો તેનું ડયુઅલ કેપેસિટન્સ થશે તો અહીં તમે શું લખી શકો છો તો તમે કહી શકો છો કે તેનુ ડયુઅલ આ કેપેસિટર છે તે નોડલના કિસ્સામાં બે મેશની વચ્ચે જોડાયેલ હોવાથી તે બે નોડની વચ્ચે જોડાયેલ છે તો તમે સરળતાથી એક કેપેસિટર દ્વારા આ બે નોડને ઉમેરી શકો છો તો હવે પછીનુ શું છે સમીકરણનું ગાણિતિક સ્વરૂપ ફક્ત ત્યારે જ સમાન હશે જ્યારે કેપેસિટેન્સ દ્વારા ઇન્ડક્ટન્સને ઇન્ડક્ટન્સ દ્વારા કેપેસીટન્સને રેઝિસ્ટન્સ દ્વારા કન્ડક્ટન્સ ને કન્ડક્ટન્સ દ્વારા રેઝિસ્ટન્સને બદલવામાં આવે તેનો અર્થ એ છે કે તે એકબીજાના ડયુઅલ છે તો તમે શું કરશો તમે પહેલેથી જ ઓળખી લીધું છે કે આ કેપેસીટન્સ હશે તો તમે કેપેસિટર બનાવશો હવે 3 ઓહ્મ રેઝિસ્ટન્સ 8 ફેરાડે કેપેસિટર અને 5 ઓહ્મ રેઝિસ્ટન્સ ફક્ત તેમના સંબંધિત મેશમાં છે તેનો અર્થ એ છે કે ડયુઅલ ટર્મમાં તેઓ ફક્ત સંબંધિતને જ રજૂ કરશે તેઓ ફક્ત તેમના નોડના સંદર્ભમાં જ કનેક્ટ થશે તો હવે શું થશે અહીં તમે માત્ર રેફરન્સ નોડ સાથે જ રેઝિસ્ટરને જોડી શકો છો અને આ મૂલ્ય રેઝિસ્ટન્સનું હશે નહી આ મૂલ્ય 5 મ્હો અથવા 5 સિમેન્સનું મૂલ્ય ધરાવતા ઈન્ડક્ટન્સનું હશે તેવી જ રીતે આ કેપેસિટર માટે તમે શું કહી શકો છો તેના માટે તમે કહી શકો છો કે આ કેપેસીટન્સનું ડયુઅલ ઇન્ડક્ટન્સ છે કે જેનું મૂલ્ય 8 હેન્રી હશે અને તે રેફરન્સ નોડ અને નોન રેફરન્સ નોડ v2 વચ્ચે જોડાયેલ હશે તેવી જ રીતે આ રેઝિસ્ટન્સ માટે તમે શું કહી શકો છો તો તેના માટે તમે કહી શકો કે તેનુ ડ્યુઅલ એ 3 મ્હો વેલ્યુ ધરાવતુ કન્ડક્ટન્સ છે હવે અંતમાં શું બાકી રહેશે તો અંતે બાકી વેલ્યુ એ વોલ્ટેજ સોર્સ ની છે તો આ કેસ મા તે બીજું કંઈ નથી પરંતુ કરન્ટ સોર્સ છે તો હવે આના માટેની દિશા શું હશે કારણ કે વોલ્ટેજની દિશા એવી રીતે છે કે તે પોઝિટિવ કરન્ટ આપી રહી છે તેથી કરન્ટ પણ એવી રીતે હશે કે તે નોડની અંદર જઈ રહ્યો છે તેથી દિશા આના જેવી હશે આ રીતે તમે ઈક્વીવેલેન્ટ ડયુઅલ નેટવર્ક ની વેલ્યુ રજુ કરી શકો છો તો આપણે જેની ચર્ચા કરી છે તે તમે સરળતાથી અહીં જોઈ શકો છો કે આ તે મૂલ્યો છે જે આપણે જોયા છે અને હવે આ રેફેરન્સ નોડની સાથે જોડાયેલ છે તો ચાલો હવે આપણે આ લેક્ચરમા જે કર્યુ તેનો સારાંશ કાઢીએ તો જે એલીમેન્ટ ફક્ત એક જ મેશમાં જોવા મળે છે તેમને ડયુઅલ હોવા જોઈએ જે તેને અનુરૂપ નોડ અને રેફેરન્સ નોડ વચ્ચે જ ફક્ત જોવા મળે છે અહી વૉલ્ટેજ 2 cos 6t છે જે ફક્ત મેશ 1 માં જોવા મળે છે તો તેનુ ડયુઅલ કરન્ટ સોર્સ હોવુ જોઈએ અને તેની વેલ્યુ 2 cos 6t હોવી જોઈએ આમ તે ફક્ત નોડ 1 અને રેફેરન્સ નોડ સાથે જોડાયેલ હોય છે હવે ક્લોકવાઈઝ વોલ્ટેજ સોર્સ જે આપણે જોયો છે તેનો અર્થ એ કે વોલ્ટેજ કરન્ટ આપે છે જે કરન્ટ ક્લોકવાઈઝ દિશામાં વહે છે તેથી ડયુઅલએ કરન્ટ હોવો જોઈએ કે જે નોન રેફેરન્સ નોડની અંદર જાય છે અને પ્રારંભિક વોલ્ટેજ કે જે 8 ફેરાડે કેપેસીટરના અક્રોસમાં છે તેના ડ્યુઅલ માટે પ્રોવિઝન હોવુ જોઇએ 8 ફેરાડે કેપેસીટર વોલ્ટેજએ ઈન્ડકટરમાંથી પસાર થતા 10 એમ્પિયર કરન્ટથી રજુ કરવામાં આવશે કે જે કેપેસીટરનો ડયુઅલ છે આમ કેપેસિટરની અક્રોસમા શરૂઆતનો વોલ્ટેજ એ ડયુઅલ સર્કિટમાં ઈન્ડકટરમાંથી પસાર થતો શરૂઆતનો કરન્ટ છે તો હવે પ્રશ્ન એ થશે કે તેની વેલ્યુ શું થશે તો અહીં વેલ્યુ −vC છે કારણ કે તે કરન્ટની વિરુધ્ધ દિશામાં છે આમ કરન્ટ −iL થશે અથવા બીજી રીતે તમે કહી શકો છો કે 10 એમ્પિયરનો કરન્ટ પરંતુ તે નોન રેફેરન્સ નોડમાંથી બહાર આવે છે તો આ રીતે કરન્ટની દિશા આ હોવી જોઈએ કારણ કે તે આનાથી વિરુધ્ધ છે જે મેશ એનાલીસીસમાં આપણે ધારાણા કરી હતી કારણ કે કેપેસિટર ના અક્રોસમાં વોલ્ટેજ એ મેશ કરન્ટનો પ્રવાહનો વિરોધ કરે છે તેથી જ ડયુઅલ કરન્ટની ડયુઅલ વેલ્યુ એ તે ડયુઅલ કરન્ટની દિશામા છે જે નોડમાંથી બહાર આવીને ઈન્ડક્ટરમાંથી પસાર થાય છે આ એનાલોજી દ્વારા તમે સરળતાથી ચોક્ક્સ સર્કિટના ડયુઅલને રજુ કરી શકો છો હવે આપણે એક ઉદાહરણ લઈએ જેને કારણે તમે સમજી શકો કે આપણે અત્યાર સુધી શું ચર્ચા કરી તો હવે આપણે જોઈએ કે આક્રુતિમાં આપણી પાસે એક સર્કિંટ છે જેમાં આપણી પાસે રેઝિસ્ટન્સ અને ઈન્ડક્ટન્સ સીરીઝ માં જોડેલ છે અને આપણી પાસે એક કેપેસિટન્સ એક રેઝિસ્ટન્સ તથા એક કેપેસિટન્સ આ બે નોડ વચ્ચે છે તો જુદાં જુદાં મેશ કરન્ટ શું હોઈ શકે તો તમે કહો છો કે 3 મેશ છે જે કદાચ i1 i2 અને i3 છે તો મેશ સમીકરણ લખવા અને તેને અનુરૂપ નોડલ સમીકરણ શોધવાને બદલે આપણે શુ કરીશુ આપણે સરળતાથી એનાલોજી વાપરીશું જેમાં આપણે કહીશુ કે ક્યા ચોક્કસ સર્કિટ એલીમેન્ટ માટેનું ડયુઅલ શું છે અને ત્યારબાદ આપણે ડયુઅલ સર્કિટ દોરીશું તો આ કિસ્સામાં આ ઇન્ડક્ટર માટે કેપેસિટર ડયુઅલ છે તેના માટે આપણે સૌપ્રથમ શું કરીશું તો આપણે પ્રથમ નોડને ઓળખીશું તો અહીં 3 નોડ હોઈ શકે છે કારણ કે અહીં 3 મેશ છે અને વતા મેશ કરન્ટ વચ્ચે એક રેફેરન્સ નોડ છે કરન્ટ i1 એ આ દિશામાં ઈન્ડક્ટરમાંથી વહે છે જ્યારે કરન્ટ i2 એ ઉપરની મેશમાંથી આ દિશામાં વહે છે તેનો અર્થ એ થયો કે આ એ કરન્ટ છે કે જે ઈન્ડક્ટરમાંથી વહે છે અને તે i1 i2 જેટલો થશે તેનો અર્થ એ થયો કે નોડલ ટર્મમાં જ્યારે તમે આ ઈન્ડકટરને કેપેસિટર સાથે બદલાવો છો ત્યારે કેપેસિટર એ નોડ v1 અને v2 ની વચ્ચે જોડાયેલો હોવો જોઈએ તેથી આ રીતે આપણે નોડ કેપેસિટરને નોડ v1 અને v2 વચ્ચે જોડ્યા છે તે જ રીતે આ રેઝિસ્ટન્સ માટે પણ કરન્ટ છે તેનો અર્થ એ થયો કે આ રેઝિસ્ટન્સ રેઝિસ્ટન્સનો ડયુઅલ કે જે કન્ડક્ટન્સ છે તે નોડ 1 અને નોડ 2 વચ્ચે જોડાયેલ હશે તેથી આપણે આ ચોક્કસ નોડમાં કેપેસિટન્સ સાથે પેરેલલમાં આ કન્ડક્ટન્સને જોડેલ છે હવે જો તમે આ બે ઈન્ડકટર અને રેઝિસ્ટરને જુઓ તો બંને નોડ 2 અને નોડ 3 ની વચ્ચે જોડાયેલા છે આવું કેમ તે પ્રશ્ન આપણ ને થશે કારણ કે અહીં આપણે કરન્ટ i3 ને આ દિશામાં ધારેલ છે જ્યારે કરન્ટ i2 ને આ દિશામાં ધારેલ છે તો આ આપણને બતાવશે કે ઈન્ડકટરનુ ડયુઅલ કે જે કેપેસિટર છે તે ફરીથી નોડ 2 અને નોડ 3 વચ્ચે જોડાયેલ હશે આ જ રીતે રેઝિસ્ટન્સ ડયુઅલ કે જે કન્ડક્ટન્સ છે તે પણ નોડ 2 અને નોડ 3 વચ્ચે જોડાયેલ હશે હવે આપણે આ સર્કિટ માં આ બાજુ થી આ બાજુ વચ્ચે કેપેસિટન્સ ની વેલ્યુ શોધવાની બાકી રહી છે ક્યો કરન્ટ અહીંથી વહે છે જો તમે જોશો તો આની પાસે ફક્ત કરન્ટ i2 જ છે બીજો કોઈ કરન્ટ પસાર થતો નથી તેનો મતલબ એ થયો કે કેપેસિટન્સનુ ડયુઅલ કે જે ઈન્ડક્ટન્સ છે જે નોડ 2 અને માત્ર રેફેરન્સ નોડની વચ્ચે જ જોડાયેલ હશે તેને કારણે જ તે નોડ 2 અને રેફેરન્સ નોડની વચ્ચે જોડાયેલ છે આ રીતે આપણે આ ભાગના બધા જ એલીમેન્ટને આવરી લીધા છે અંતે આપણી પાસે આ રેઝિસ્ટન્સ બાકી છે જ્યા ફક્ત મેશ કરન્ટ i3 વહે છે તેનો અર્થ એ થયો કે આ જોડાયેલા હશે આના ડયુઅલએ નોડ 3 અને ફક્ત રેફેરન્સ નોડની વચ્ચે જોડાયેલ હશે તેથી આ કન્ડક્ટન્સનું ડયુઅલ એ નોડ 3 અને રેફેરન્સ નોડ વચ્ચે જોડાયેલ હશે હવે આપણી પાસે વોલ્ટજ સોર્સ બાકી રહ્યો હવે વોલ્ટજ સોર્સ એ આ મેશમાં પોઝિટિવ કરન્ટ આપે છે તેનો અર્થે એ થયો કે તેનુ ડયુઅલ એ કરન્ટ સોર્સ હશે જે નોડની અંદરથી આવે છે તેને કારણે તેના ડયુઅલને આ દિશામાં કરન્ટની સાથે કરન્ટ સોર્સ તરીકે રજૂ કરવામાં આવે છે કારણ કે જો તે ક્લોકવાઈઝ દિશામાં મેશને કરન્ટ આપે છે તો તેનો અર્થ એ છે કે તેને અનુરૂપ ડયુઅલ કરન્ટ સોર્સમાં નોડની અંદર કરંટ વહેશે આમ સર્કિટનો અને તેને અનુરૂપ દરેક અને સ્વતન્ત્ર એલીમેન્ટ માટે ડયુઅલનો ઉપયોગ કરીને આપણે ડ્યુઅલ સર્કિટ દોરી શકીએ છીએ હવે તેને ફરીથી ગોઠવતા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટ દેખાશે જ્યા તમે જોઈ શકો છો કે કેપેસિટન્સ અને કન્ડક્ટન્સ કે જે બંને સોર્સ સાથે પેરેલલમા છે તમારી પાસે આ v1 છે આ v2 છે આ v3 છે તેનો અર્થ એ કે નોડ 1 નોડ 2 અને નોડ 3 કેપેસિટન્સ અને કન્ડક્ટન્સ એ v1 અને v2 ની વચ્ચે પેરેલલમાં જોડાયેલ છે આને આ રીતે રજુ કરવામા આવ્યા છે હવે v2 અને v3 ની વચ્ચે ફરી તમારી પાસે એક કેપેસિટન્સ અને એક કન્ડક્ટન્સ છે જેને તમે આ રીતે રજુ કરલુ છે હવે એલીમેન્ટ કે જે ઈન્ડક્ટન્સ છે તે નોડ 2 અને રેફરંસ નોડ વચ્ચે જોડેલ છે જેના દ્વારા તમને આ કન્ડક્ટન્સ મળ્યું અને ત્યારબાદ તમારી પાસે બીજુ ઈન્ડક્ટર છે જે તમને v1 અને v3 ની વચ્ચે જોડાયેલ છે અંતમાં નોડ 3 અને રેફરંસ નોડ વચ્ચે તમારી પાસે એક કન્ડક્ટર છે અને કરન્ટ સોર્સ કે જે રેફરંસ અને નોડ 1 વચ્ચે જોડાયેલ છે આ સર્કિટને તમે ફરીથી ગોઠવીને સારી રીતે રજુ કરી શકો છો જેથી તમને ડયુઅલ સર્કિટને દર્શાવવામા કોઇ અસ્પષ્ટ નહી રહે તો મૂળભૂત રીતે શું થાય છે આ સર્કિટ ડયુઅલ સર્કિટ બની જાય છે મહત્વની વસ્તુ જે તમારે આ સર્કિટમાં જોવાની છે તે એ છે કે શ્રેણીમાં રહેલા મોટા ભાગના સર્કિટ એલીમેન્ટ હવે પેરેલલમાં રૂપાંતરિત થઇ ગયા છે તેથી આપણે શુ કહી શકીએ છીએ કે જુદાં જુદાં ડયુઅલ પેરામીટર શુ છે રેઝિસ્ટર R કન્ડક્ટન્સમાં રૂપાંતરિત થાય છે ઈન્ડક્ટન્સ L કેપેસિટન્સમાં રૂપાંતરિત થાય છે વોલ્ટજ V કરન્ટ I માં રૂપાંતરિત થાય છે સોર્સની ડયુઅલ સર્કિટમાં વોલ્ટેજ સોર્સ એ કરન્ટ સોર્સમાં રૂપાંતરિત થાય છે ડયુઅલ સર્કિટમાં નોડ એ મેશ થાય છે સિરિઝ પાથ એ પરેલલ પાથમા રૂપાંતરિત થાય છે જેની આપણે હમણા જ ચર્ચા કરી ઓપન સર્કિટ એ શોર્ટ સર્કિટ થાય છે ડયુઅલના કિસ્સામાં KVL એ KCL થાય છે હવે આ તે છે જેનાથી આપણે શરૂઆત કરી હતી તેમાં આપણે મેશ સમીકરણથી શરૂઆત કરી હતી જે બીજું કંઈ નથી પરંતુ KVL છે પછી આપણે KCLની મદદથી ડયુઅલ બનાવ્યા જે બીજું કંઈ નથી પરંતુ નોડ સમીકરણ છે અને તેને અનુરૂપ આપણે સર્કિટનું ડયુઅલ શોધ્યુ હતુ તો હવે ડયુઅલ સર્કિટ પરની આ ચર્ચા સાથે આજના લેક્ચરના સેશન ને અહીં પુરું કરીએ છીએ તો આ લેક્ચરમાં આપણે ડયુઅલ સર્કિટ શુ છે ડયુઆલીટી કોને કહે છે તેની આપણે ચર્ચા કરી હવે પછીના લેક્ચરમાં આપણે નેટવર્ક થીયરમ જેવા કે થેવેનીન થીયરમ Thevenin's theorem અને નોર્ટન થીયરમ Norton's theorem થી શરુ કરીશું